બ્રાન્ડિંગ સેવાઓ I નમસ્કાર હું IIT કાનપુરની જયંતા ચેટર્જી છું અમે આધુનિક વિશ્વમાં સેવાઓના સંચાલન અને સમકાલીન મુદ્દાઓની ચર્ચા કરી રહ્યા છીએ જ્યાં સેવાની ફિલસૂફી તમામ વ્યવસાયોને પ્રભાવિત કરી રહી છે છેલ્લા કેટલાક સત્રોમાં અમે વિભાજન લક્ષ્યીકરણ અને સ્થિતિ અને મૂલ્ય પ્રસ્તાવ ચપળ મૂલ્ય પ્રસ્તાવ બનાવવા વિશે ચર્ચા કરી છે જેના આધારે અમે ગ્રાહકોના એક વર્ગનું દિલ જીતી અને અમે બજારમાં લક્ષ્ય જૂથ સાથે સંબંધ બનાવીએ છીએ એકવાર અમે મૂલ્ય દરખાસ્તની આ વિભાવનાને સમજી લઈએ તેને બ્રાન્ડના વધુ લોકપ્રિય જાણીતા ખ્યાલ સુધી વિસ્તારી શકીએ છીએ સેવા બ્રાંડિંગના આજના વિષય પર ચર્ચા કરવા અને બ્રાન્ડિંગ પરની આ ચર્ચાનો આ પહેલો સમૂહ છે અમે પછીથી થોડી વધુ અદ્યતન ચર્ચા કરીશું જ્યારે અમે સેવા સંચાલનના અન્ય તમામ P ને પણ આવરી લીધા છે તેથી આપણે બ્રાન્ડિંગ પરિપ્રેક્ષ્યમાં જઈએ તે પહેલાં આપણે આ પ્રસિદ્ધ રેખાકૃતિની ફરી મુલાકાત લેવી જોઈએ જેને સંશોધકનું સન્માન કરવા માટે શોસ્ટેકનું સાતત્ય કહેવામાં આવે છે જેમણે આ પ્રસ્તાવ મૂક્યો હતો આ તબક્કો સમજવા માટે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ રેખાકૃતિ છે કારણ કે જ્યારે આપણે બ્રાન્ડ સ્થાપત્ય બનાવીશું ત્યારે આ ખ્યાલ ખૂબ જ ઉપયોગી થશે તેથી આ રેખાકૃતિ દર્શાવે છે કે બજારમાં જે છે તે લગભગ દરેક વસ્તુ આ સાતત્ય પર સ્થિત થઈ શકે છે તેથી એક છેડે આપણી પાસે મુખ્યત્વે ઉત્પાદનો હોય છે જે અત્યંત પ્રભાવશાળી અમૂર્ત લાક્ષણિકતાઓ અથવા આપણે માલ કહીએ છીએ તેથી ઘણીવાર મીઠું આત્યંતિક પર મૂકવામાં આવે છે અથવા કૂતરા માટે ખોરાક અથવા પાલતુ ખોરાક આ આત્યંતિક પર મૂકવામાં આવે છે એક સમયે નેકટાઈ અહીં મૂકવામાં આવી હતી પરંતુ આજે તે યોગ્ય સ્થાન ન હોઈ શકે કારણ કે આ રીતે તેને આગળ ધપાવવા માટે તે બજારમાં ઘણી વસ્તુઓ થઈ રહી છે બીજી ચરમસીમાએ આપણી પાસે અત્યારે જે થઈ રહ્યું છે તે છે જ્ઞાનની આપ લે અથવા નર્સિંગ આરોગ્યસંભાળનું શિક્ષણ છે અહીં મૂર્તતાનો સમૂહ છે ઉદાહરણ તરીકે આ પાવરબિંદુ જે તમારી સામે છે અથવા પાઠ્ય પુસ્તક કે જેનો અમે ઉલ્લેખ કર્યો છે અને અમે ઉપયોગ કરી રહ્યા છીએ અથવા તમે જે પ્રકારનું જોડાણ ઇન્ટરનેટ જોડાણ વાપરી રહ્યાં છો તે આ ચોક્કસ મૂર્ત તત્વો છે પરંતુ તે બાહ્ય પ્રકારના છે તમારી અને મારી વચ્ચે સારી જ્ઞાનની આપ લે આ સામગ્રીઓ વિના થઈ શકે છે તેથી અહીંનો મુખ્ય પ્રસ્તાવ તમારી અને મારી વચ્ચે જ્ઞાનનું આદાનપ્રદાન તમારી અને અન્યો વચ્ચે જ્ઞાનનું આદાનપ્રદાન છે જ્યારે તમે તમારી ટિપ્પણીઓ મુકો છો અથવા મંચ પર અન્યની ટિપ્પણીઓ વાંચો છો ત્યારે તે જ્ઞાન પ્રવાહ જ્ઞાનનું આદાનપ્રદાન જે આ સેવાના મૂળમાં છે તે મોટે ભાગે અમૂર્ત છે અને તે ખરેખર સામાન અથવા ઉત્પાદનો પર આધારિત નથી પરંતુ આ બે ચરમસીમાઓ વચ્ચે માર્કેટપ્લેસમાંની અન્ય રજૂઆતની જેમ છે અને તેથી જ જો તમને યાદ હોય કે અમે અગાઉ ચર્ચા કરી હતી કે માર્કેટપ્લેસમાં મોટાભાગની રજૂઆત સૌથી વધુ મૂલ્યની દરખાસ્ત અને તેથી મોટાભાગની બ્રાન્ડ મૂર્ત અને અમૂર્ત અથવા ઉત્પાદનો પછી જે અગાઉ ના સમય માં પણ દર્શાવવામાં આવેલી સેવાઓ કે જે મેં તમને વસ્તુ સેવા પધ્ધતિ રજૂ કરી છે તે હોય તેથી આ પ્રણાલીગત પ્રકૃતિ મોટાભાગની બ્રાન્ડ્સની રજૂઆત માટે આ સંયુક્ત પ્રકૃતિ શરૂ કરવા માટે એક સારો ખ્યાલ છે બ્રાન્ડમાં ઘણા માર્કેટિંગ ગુરુઓ છે સંચાલન ગુરુઓએ વ્યાખ્યાયિત કરેલ છે તે નામ છે તે એક નિશાની છે તે એક પ્રતીક છે તે એક આકૃતિ છે અને આનું સંયોજન છે જેનો હેતુ સ્પર્ધકોના સંદર્ભમાં અન્ય લોકોના સંદર્ભમાં માલ અથવા સેવાઓને વિશિષ્ટ રીતે ઓળખવાનો છે તેથી તે બંને ઓળખકર્તા છે સામાન્ય રીતે લોગો અથવા રંગ અથવા અવાજ જેવી ઓળખ મૂર્ત છે અને અમૂર્ત એ બ્રાન્ડનું એમ્બેડેડ વચન છે તેથી આ આકૃતિ પ્રકારનું વિસ્તરણ થાય છે તે દૃશ્ય તે ટોચ પર છે તેથી તેને પિરામિડની જેમ પણ રજૂ કરી શકાય છે પિરામિડની ટોચ પ્રતિષ્ઠા છે બ્રાન્ડ એ પ્રતિષ્ઠાનું બીજું નામ છે પ્રતિષ્ઠા એ બ્રાન્ડનો પાયો છે અને સ્પર્ધકોના સંદર્ભમાં ભિન્નતા છે વિશિષ્ટતા એ બ્રાન્ડની વિતરણ યોગ્ય છે તેથી પ્રતિષ્ઠા એ પાયો છે અને વિશિષ્ટતા બ્રાન્ડમાંથી મળે છે અને તે ક્રિયાપ્રતિક્રિયાઓ અને ધારણાઓ અને માન્યતાઓની વિવિધ શ્રેણીઓ દ્વારા થાય છે ઉદાહરણ તરીકે આ સુરક્ષાની ભાવના છે અથવા અનિશ્ચિતતાનું સંચાલન કરવું અથવા જોખમની ધારણાનું સંચાલન કરવું આ બધાને અહીં સહકારથી કામ કરી શકાય છે શું ગ્રાહક ચોક્કસ ઉત્પાદન માટે તે બાબત માટે ચોક્કસ સેવાની તરફેણમાં નિર્ણય લેવા માટે સુરક્ષિત અનુભવે છે કે કેમ તેના આધારે બ્રાન્ડ શક્તિ છે કારણ કે મજબૂત બ્રાન્ડ ગ્રાહકના મનમાં રહેલી અનિશ્ચિતતા અને જોખમની ભાવના ઘટાડવામાં મદદ કરે છે તેથી બ્રાન્ડ સુરક્ષાની ભાવના પ્રદાન કરે છે કે સંજોગોના આધારે એર ઈન્ડિયા અથવા જેટ એરવેઝ અથવા ઈન્ડિગો પાસેથી આ સેવા ખરીદવી એ સારો નિર્ણય છે બ્રાન્ડ ગુણવત્તાની સમજ આપે છેદેખીતી રીતે ઉચ્ચ બ્રાન્ડ સારી સ્થિતિવાળી બ્રાન્ડ પ્રખ્યાત બ્રાન્ડ ગુણવત્તા સૂચવે છે જો તમારી ગુણવત્તા ખૂબ સારી ન હોય જો તમારી ગુણવત્તા શ્રેષ્ઠ ન હોય તો તમારી પાસે વૈશ્વિક બ્રાન્ડ ન હોઈ શકે જ્યારે આપણે ગુણવત્તા વિશે વિગતવાર ચર્ચા કરીશું ત્યારે આપણે જોઈશું કે વિવિધ શેડ્સ છે ગુણવત્તા એ ધારણાઓની શ્રેણી છે પરંતુ આ તબક્કે એટલું કહેવું પૂરતું છે કે સારી બ્રાન્ડ મજબૂત બ્રાન્ડ ઉચ્ચ ગુણવત્તા દર્શાવે છે બ્રાન્ડનું નામ પણ છે લોગો રંગ આકાર છે તેથી આ તે બધું છે જે વાસ્તવમાં બ્રાન્ડ નામ લોગો રંગ આકાર અવાજના પાયાના સ્તરે છે તમે નિરમા જેવા ઘણાને જાણો છો તમે નિરમા વિશે વિચારો છો લોકોને વોશિંગ પાવડર નિરમા વગેરે યાદ આવે છે આવા ઘણા ઉદાહરણો છે જે તે ચોક્કસ બ્રાન્ડને ઘણી તાકાત આપે છે દાયકાઓ સુધી ટકી રહી છે જેમ ગુણવત્તાની ધારણા એ ઘણી રીતે તદ્દન અમૂર્ત છે ખાસ કરીને સેવાના કિસ્સામાં અમે આની ચર્ચા કરી છે કારણ કે વિજાતીયતા ગ્રાહકના એક વર્ગ માટે ઉચ્ચ ગુણવત્તાની સંગીતનો મેળાવડો શાસ્ત્રીય સંગીતની ધ્વનિને સમજતા શ્રોતાઓના વર્ગ માટે શાસ્ત્રીય સંગીતનો મેળાવડો શ્રેષ્ઠ હોઈ શકે છે પરંતુ તે જ અન્ય અશિક્ષિત અથવા અજાણ ગ્રાહક વિભાજન માટે બરાબર અથવા સામાન્ય હોઈ શકે છે જેઓ વધુ હોઈ શકે છે તમે નિર્માણની સમૃદ્ધિ પર સંગીત નાટક ગૃહની ભવ્યતા જાણો છો તેથી હું જે કહી રહ્યો હતો તે ગુણવત્તાની ધારણામાં વિવિધ શેડ્સ વિવિધ પરિમાણો છે જ્યારે આપણે સેવા ક્ષેત્રમાં ગુણવત્તા અને ઉત્પાદકતાની ચર્ચા કરીશું ત્યારે અમે તેની વધુ વિગતવાર ચર્ચા કરીશું પરંતુ બ્રાન્ડના વિવિધ પાસાઓના આ દૃષ્ટિકોણને પૂર્ણ કરવા માટે આ સ્થાપત્યને સમાપ્ત કરવા માટે તે પાયો છે અને તે પહોંચાડવા યોગ્ય છે ચર્ચાને સમાપ્ત કરવા માટે હું બીજી ખૂબ જ મહત્વપૂર્ણ બાબતની ચર્ચા કરીશ જે તમામ બ્રાન્ડ્સ વચનો છે તેઓ ગ્રાહકના મનમાં આકાંક્ષાના ચોક્કસ સમૂહને સેવા આપે છે અને કેટલાક સંશોધકો કહે છે કે તમે પ્રસ્તાવ મૂકી શકો છો અથવા તમે તમારા ઉત્પાદન અથવા સેવા અથવા સંયોજન દ્વારા ઉપયોગિતાવાદી મૂલ્યોનો ઉત્તમ સમૂહ પ્રદાન કરી શકો છો પરંતુ જો તમે ઉપભોક્તાઓના મનમાં રહેલી આકાંક્ષા લાગણીના અંતઃપ્રવાહને નહીં સમજો તો તમે નિષ્ફળ થશો લોકો વારંવાર કહે છે કે ઉદાહરણ તરીકે તે ઉત્પાદનનું ઉદાહરણ છે પરંતુ આ ચોક્કસ સંદર્ભમાં સંબંધિત છે ટાટા નેનો જ્યારે તેને લોન્ચ કરવામાં આવી ત્યારે તેને રજૂ કરવામાં આવતી ઉપયોગીતા અને મૂલ્યની દ્રષ્ટિએ સફળ રહી પરંતુ તે પ્રથમ વખત કાર ખરીદનારના મનમાં મહત્વાકાંક્ષી મૂલ્યોને પ્રતિસાદ આપવામાં નિષ્ફળ રહી તેથી જ્યારે તેને સસ્તી કાર તરીકે સ્થાન આપવામાં આવ્યું ત્યારે તેણે ગ્રાહકના મનમાં રહેલી આકાંક્ષાને નબળી પાડી અને કોઈ સસ્તી કાર સાથે ઓળખાવા માંગતું ન હતું કારણ કે તેઓ ઇચ્છતા હતા કે તે કાર એક નિવેદન પણ બને કે તેમને અધિકાર છે કે તેઓ હવે ટુ વ્હીલરથી આગળ જવા માટે આર્થિક રીતે સદ્ધર છે અને તેથી જ તે મારુતિ અથવા હ્યુન્ડાઈના પ્રવેશ સ્તરની કારોએ વધુ મોંઘી હોવા છતાં વધુ સારું પ્રદર્શન કર્યું અને તેથી જ ટાટા નેનો કાર હવે યુવાન ઝિપ્પી માટે કાર તરીકે સ્થાન મેળવી રહી છે કારતે એક ઝિન્ગો કાર છે તે શહેરી ચુસ્ત વાહન ઉભું રાખવાની જગ્યાની પરિસ્થિતિ વગેરેમાં ખૂબ સારી છે તે વધુ પ્રખ્યાત મર્સિડીઝના પ્રખ્યાત ડાઘ જેવી સ્થિતિ છે તે બદલી રહ્યું છે તેથી આપણે સમજવું પડશે અગાઉની વ્યાખ્યા પર પાછા જાઓ તેથી આપણે બ્રાન્ડમાં ઓળખકર્તાઓ તેમજ વચનો મૂર્ત અને અમૂર્ત બાબતોને સમજવી પડશે તેથી સેવા ઉપભોક્તા માટે મેં ઇરાદાપૂર્વક તેને ટૂંકમાં લખ્યું છે જેથી તમે તેને વિસ્તૃત કરો તેથી સેવા ઉપભોક્તા માટે બ્રાન્ડ તેના અથવા ગ્રાહકોના મનમાં સારા ઉત્પાદનોને ઓળખવામાં મદદ કરે છે ખરીદી કરવા માટે નિર્ણય લેવાનો સમય ઘટાડે છે કારણ કે તે જોખમની ધારણા અનિશ્ચિતતાની ભાવના ઘટાડે છે તે ઉત્પાદનોની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે કારણ કે ગુણવત્તા માટે પ્રતિનિધિ તરીકે બ્રાન્ડ સ્કેન કરે છે તે કથિત જોખમ ઘટાડે છે અને અમુક પ્રકારના મનોવૈજ્ઞાનિક પુરસ્કાર બનાવે છે તેથી જ્યારે તમે ચોક્કસ બ્રાન્ડની દાંત સાફ કરવાની પેસ્ટ ખરીદો છો ત્યારે તમે મનોવૈજ્ઞાનિક પુરસ્કાર ખરીદો છો કે તે તમને અન્ય લોકોની નજીક જવા માટે મદદ કરશે જેમને તમારા શ્વાસની દુર્ગંધથી ભગાડવામાં આવશે નહીં તેથી તાજો શ્વાસ સ્વચ્છ શ્વાસ એ સાથીદારી સામાજિક લોકપ્રિયતા વગેરેના પુરસ્કાર માટેનું વચન પણ છે સેવા સંસ્થાઓ માટે તે જ રીતે બ્રાન્ડ ઉત્પાદનને પ્રતિસ્પર્ધીઓથી અલગ પાડવામાં મદદ કરે છે અનુરૂપ છબીઓ બનાવીને બજારને વિભાજિત કરવામાં મદદ કરે છે તેનો ઉપયોગ ઘણીવાર બ્રાન્ડને સ્થાનાંતરિત કરવા માટે પણ થાય છે ઉદાહરણ તરીકે દૂધ અને દૂધની બનાવટોની પ્રબળ બ્રાન્ડ અમૂલ પોતાની જાતને બદલવાનો પ્રયાસ કરી રહી છે કે તે એક મજેદાર પીણું પણ છે તે યુવાનો માટે પીણું છે તે પાર્ટી પીણું છે વગેરે તેથી તેને હવે દૂધની અન્ય બ્રાન્ડ્સ સાથે સ્પર્ધા કરવાની જરૂર નથી કારણ કે તે પહેલેથી જ એક પ્રભાવશાળી દૂધ બ્રાન્ડ છે તે હવે તેની બ્રાન્ડ પગલાં તરીકે વિસ્તરણ કરવા માંગે છે અને અન્ય પ્રકારના પીણાં કહેવાતા ફન બેવરેજીસ કોલા પ્રકાર સાથે સ્પર્ધા કરવા માંગે છે તેથી અમૂલ વિવિધ પ્રકારના પેકેજિંગ વિવિધ પ્રકારના રંગીન સ્વાદવાળા દૂધ સાથે વિસ્તૃત પ્રસ્તાવ સાથે બહાર આવ્યું છે અને તેને અલગ અલગ પ્રકારના પેકેજિંગમાં પણ એક તરીકે સ્થાન આપ્યું છે તેથી જેમ કોલા પીણું તમે બોટલમાંથી પી શકો છો અથવા જેમ ત્યાંથી તમે કેનમાંથી પી શકો છો અને તેને ફેંકી શકો છો અહીં તમે બોટલમાંથી પી શકો છો અને તેનો નિકાલ કરી શકો છો અથવા ટેટ્રા પેકમાંથી તેનો નિકાલ કરી શકો છો તેથી બ્રાન્ડ છબીને અનુરૂપ બનાવીને બજારને વિભાજિત કરવામાં મદદ કરે છે તે માર્કેટ વિભાજનને વિસ્તારવામાં નવા માર્કેટ વિભાજનને સંબોધિત કરવામાં પણ મદદ કરે છે તે પુનરાવર્તિત ખરીદીને સરળ બનાવે છે કિંમતની સરખામણી ઘટાડે છે અને તે મૂલ્ય વચનનો સંચાર કરે છે તેથી આ બ્રાન્ડમાંથી ગ્રાહક દ્વારા મેળવેલા લાભોનો સમૂહ છે અને આ બ્રાન્ડમાંથી સેવા સંસ્થા દ્વારા મેળવેલા લાભોનો સમૂહ છે હવે તમારા માટે એક નાનકડું અસાઇનમેન્ટ છે જેમ કે મેં અહીં લખ્યું છે કે સારી બ્રાન્ડના તત્વો યાદગાર અને ગમવા યોગ્ય હોવા જોઈએ જેમ આપણે કોઈને અમુક તાર્કિક કારણોસર તેમજ અમૂર્ત કારણોસર ભાવનાત્મક કારણોસર પસંદ કરીએ છીએ તે જ રીતે એક બ્રાન્ડ યાદગાર અને ગમતી હોવી જરૂરી છે તેથી તેને આપણા અર્ધજાગ્રત સ્તરે અમને અપીલ કરવાની જરૂર છે તે અર્થપૂર્ણ હોવું જરૂરી છે તે મહત્વપૂર્ણ લક્ષણો તેમજ નિર્ણાયક વિશેષતાઓના વચન સાથે સુરક્ષા પ્રદાન કરવાની જરૂર છે તે બ્રાંડને સતત વિકસિત કરવાની જરૂર છે કારણ કે તે સ્થિર બિંદુ ન બની શકે જેની અમે ચર્ચા કરી હતી જ્યારે અમે દરખાસ્ત મૂલ્ય દરખાસ્તની ચર્ચા કરી હતી કે તમારે તમારી સ્પર્ધામાં આગળ રહેવાની જરૂર છે અને ચોક્કસપણે તેમના મૂલ્ય પ્રસ્તાવને સ્પર્ધાનો પ્રતિસાદ આપવાની જરૂર છે તેથી બ્રાન્ડ ગ્રાહકના મગજમાં હંમેશા તાજી હોવી જરૂરી છેતેથી જ બ્રાન્ડ્સની તાજગીને ફરીથી બનાવવા માટે તમારી પાસે વારંવાર મનોરંજન અભિયાનો હોવા જોઈએ તેથી તે બીજી વસ્તુ છે જે હવે તમારી અસાઇનમેન્ટ વિકસિત અને તાજી કરશે આ પ્રશ્ન વિશે ઓછામાં ઓછા પાંચ વધુ બુલેટ બિંદુ માટે સારી બ્રાન્ડના ઘટકો શું હોવા જોઈએ તેથી બ્રાંડિંગ પર આ તબક્કે અમારી ચર્ચાને સમાપ્ત કરવા માટે અમે આ ચોક્કસ ચાર ચતુર્થાંશ રજૂ કરીએ છીએ જે કંઈક અંશેansoff મેટ્રિક્સજેવું જ છે તેથી જો બ્રાંડનું નામ આ જ હોય અને સેવાની શ્રેણી સમાન રહે તો તે રેખા વિસ્તરણ જેવું છે જેમ કે મેં ભોજોહોરી મન્ના નામનો ઉલ્લેખ કર્યો છે તેથી જો તમે તેમની વેબસાઈટ પર જશો તો તમે જોશો કે તે જ પ્રકારની સેવા સાથે જે આધુનિક વાતાવરણમાં પરંપરાગત બંગાળી ભોજન ઓફર કરે છે પરંતુ તેનું બ્રાન્ડ નું નામ ભોજોહારી મન્ના જ રાખેલ છે જે ઉત્તમ સેવા પ્રદાન કરે છે તેઓ તેમના મેનૂમાં વિવિધ વસ્તુઓ ઉમેરીને ભૂલી ગયેલી વાનગીઓ શોધીને તેને ઉમેરી રહ્યા છે તેથી આ એક બ્રાન્ડ માટે રેખા વિસ્તરણ પ્રવૃત્તિ છે જે હાલની બ્રાન્ડની તાજગી ઉત્ક્રાંતિ વગેરેનું સર્જન કરે છે તેવી જ રીતે નવી સેવા શ્રેણી પણ હોઈ શકે છે ભોજોહોરી મન્ના જેવા સમાન બ્રાન્ડ નામ સાથે હવે પાર્ટી સેવા ગૃહ વિતરણ છે જો તમે અચાનક 10 લોકોને આમંત્રિત કરો અને તમારે ઝડપથી સારું ભોજન મોકલવાની જરૂર હોય તો તમે તેમને કૉલ કરો અને તમને 12 લોકો 15 લોકો માટે રાતના ભોજનનુ ગૃહ વિતરણ મળે છે એટલે કે આપણે જેને બ્રાંડ વિસ્તરણ પાર્ટી સેવા કહીએ છીએ તે પ્રકારનો છે તે જ બ્રાન્ડની અંદર સમાન હોઈ શકે છે પરંતુ તમે તે અલગ અલગ બ્રાન્ડ નામો હોઈ શકો છો તે જ સેવા અસ્તિત્વમાં છે તેથી બ્રિટિશ એરવેઝ અથવા સિંગાપોર આંતરરાષ્ટ્રીય એરલાઇન્સની જેમ ત્યાં ગ્રીડ માસ્ટર છે તેથી તેમની સમાન સેવામાં તેઓ રેફલ્સ વર્ગ કહેશે તેથી તે એક નવી બ્રાન્ડ છે સિંગાપોર એરલાઇન્સ એક બ્રાન્ડ રેફલ્સ વર્ગ અન્ય બ્રાન્ડ છે જે કરોડો તેઓ વ્યવસાય વર્ગ છે તેથી તેઓ કહેવાનો પ્રયાસ કરે છે કે અમારો વ્યવસાય વર્ગ માત્ર અન્ય વ્યવસાય વર્ગ નથી તેનો રેફલ્સવર્ગ છે તેથી તમારે તે પ્રકારનું અભિયાન બનાવવાની જરૂર છે જે પ્રકારનું મૂલ્ય પ્રસ્તાવ વગેરે અથવા નવી સેવા શ્રેણી માટે સંપૂર્ણપણે નવી બ્રાન્ડ હોઈ શકે છે જેમ કે પેટ્રોકેમિકલ્સ ટેક્સટાઇલમાં રિલાયન્સ ખૂબ જ મજબૂત બ્રાન્ડ છે વગેરે પરંતુ તેઓ હવે મલ્ટીમીડિયા ડેટા સ્ટ્રીમિંગ ઉચ્ચ ઝડપ ડેટા સેવા ઈન્ટરનેટ સેવામાં પ્રવેશ મેળવી રહ્યા છે તેઓ તેને રિલાયન્સ જિયો કહી રહ્યા છે તેથી આ એક નવી બ્રાન્ડનું ઉદાહરણ છે જ્યાં બ્રાન્ડનું નામ નવું છે અને સેવાની શ્રેણીઓ નવી છે અલબત્ત તેઓ રિલાયન્સનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે છે જે ઘણી વખત ઘણી બ્રાન્ડ કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી યુક્તિઓ છે અને કેટલાક અદ્યતન વિચારો આજે અમારી મુખ્ય ચર્ચા મુદ્દાઓના પ્રકાશમાં આ સોંપણી છે અમે ચર્ચા કરી છે કે તમારે મને ઓછામાં ઓછા 5 સારી બ્રાન્ડના કેટલાક ઘટકો આપવા પડશે પરંતુ હું તમારા મનમાં કેટલાક અગાઉથી વિચારો છોડી રહ્યો છું આ શું છે કારણ કે હું આનો લાભ પછીથી શરૂ કરીશ જ્યારે હું કોઈ બ્રાન્ડની ચર્ચા વાંચું છું તે અદ્યતન તબક્કામાં છે અને આ નાઓમી કિલનના ખૂબ જ પ્રખ્યાત પુસ્તક કૉલ નો લોગોમાંથી એક અન્ય દૃષ્ટિકોણ છે અને તે દર્શાવે છે કે ગ્રાહકોનો લાભ બ્રાન્ડ ગ્રાહકોને મળે છે બ્રાન્ડ જેની અમે હમણાં જ ચર્ચા કરી છે પરંતુ બ્રાન્ડ્સ કેટલીકવાર હેરફેર કરે છે તેઓ ખરાબ શ્રમ પ્રથાઓ કાર્ટેલાઇઝેશનને છુપાવે છે તેઓ ઘણીવાર ચમત્કારનું વચન આપે છે તેથી તમારી પાસે વજન ઘટાડવાની ચમત્કારિક સેવાઓ માટે તમામ પ્રકારની ચમત્કારિક દવાઓ છે જે તમે જાણો છો કે 2 અઠવાડિયામાં 15 કિલો વજન અને તેમાંથી ઘણી એવી છે જે ટકાઉ નથી પરંતુ તે કરવાનું ચાલુ રાખો તેથી તે બ્રાન્ડિંગ a વિરુદ્ધ ટીકાની ચોક્કસ માત્રા છે જે માન્ય છે કે બ્રાન્ડ્સ ઘણીવાર હેરફેર કરે છે કારણ કે તેઓ ગ્રાહકની સ્વ અભિવ્યક્તિ અને સ્વ ચિત્ર સાથે વિચાર કરે છે અને તમામ પ્રકારના અસાધારણ દાવાઓનું વચન આપીને ગ્રાહકની નબળાઈઓ પર રમે છે પરંતુ આ કેટલાક અદ્યતન વિષયો છે જ્યારે આપણે ઉત્પાદન જીવનચક્ર વગેરે જેવી આ બાબતોના પ્રકાશમાં બ્રાન્ડિંગના મુદ્દાઓની ફરી મુલાકાત કરીશું ત્યારે આપણે આ ફરજિયાત ચર્ચા કરીશું તેથી તમારા માટે અસાઇનમેન્ટનો બીજો સમૂહ આ છે હું ઇચ્છું છું કે તમે અહીં ખાલી જગ્યાઓ ભરો આ ખરેખર સેવા ક્ષેત્રના અન્ય પ્રખ્યાત લેખક અને સંશોધક બેરી પાસેથી લેવામાં આવ્યું છે મજબૂત બ્રાન્ડ ગ્રાહકોને અદ્રશ્ય ખરીદીના ડોટ ડોટ ડોટમાં વધારો કરે છે મજબૂત બ્રાન્ડ ગ્રાહકોને વધુ સારી રીતે ડોટ ડોટ ડોટ અને અમૂર્ત ઉત્પાદનોને સમજવા સક્ષમ બનાવે છે જો તમે આ બે અવકાશને ભરી શકો છો તો તે ખૂબ સરસ રહેશે અને થોડી વાર પછી આ વિશે ચર્ચા કરીશું વધુ એક વખત પછી અમે આ વિશે અગાઉ ચાર જુદા જુદા સત્રોમાં અન્ય સંદર્ભમાં ચર્ચા કરી છે કે આ વિભાજન અસંગતતા અને યાદીમાં સેવાની અસ્પષ્ટતાની લાક્ષણિકતાઓ છે તમને યાદ છે કે તમે કહ્યું હતું કે આ બે મુખ્ય અભિગમો દ્વારા પેદા થતા પડકારોનો જવાબ આપવા માટે વૃધ્ધિ સંચાર ગ્રાહક શિક્ષણ વૃધ્ધિ અને પ્રક્રિયા છે ચાલો આપણે વૃધ્ધિ અથવા સંદેશાવ્યવહારના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરીએ અને તેથી આપણા મનમાં વિચારીએ કે બ્રાન્ડિંગ વ્યૂહરચનાઓ દ્વારા આ પડકારોને કેવી રીતે હળવી કરવામાં આવે છે તેથી સંદેશાવ્યવહારના પેકેજ તરીકે બ્રાન્ડ ઘણી વખત અમને IHIP દ્વારા ફેંકવામાં આવેલા પડકારોનો પ્રતિસાદ આપવામાં મદદ કરે છે અને તમે તેના વિશે વિચારો છો હું આ વિનંતી તમારી સાથે રાખું છું અને યાદ રાખો કે મારી વિનંતીઓ ઘણીવાર સ્વયં સેવા આપે છે કારણ કે આ વિનંતીઓ ફોર્મમાં દેખાઈ શકે છે જ્યારે તમે ચોક્કસ પ્રશ્નોના તમારી પ્રશ્નોતરી અથવા પરીક્ષાઓનો જવાબ આપો છો ત્યારે તેથી હું આ ખાસ આકૃતિ યાદપત્ર સાથે સત્રને સમાપ્ત કરું છું અસ્પષ્ટતા અવિભાજ્યતા અસંગતતા વગેરે કઈ લાક્ષણિકતાઓ છે અને બ્રાન્ડ અમને પ્રતિસાદ આપવામાં કેવી રીતે મદદ કરી શકે છે અને બ્રાન્ડ શ્રેણીઓના આ ચાર બ્લોક્સ બ્રાન્ડિંગ વ્યૂહરચના ચાર પ્રકારની બ્રાન્ડિંગ વ્યૂહરચના અને તમારી સોંપણી જ્યાં તમારે સારી બ્રાન્ડના પાંચ ઘટકો સાથે આવવું પડશે